અત્યાર સુધી માં આપણે XT1 અને આ વસ્તુ ને જોઈ ગયા અહી ઘણી બધી ગણતરીઓ આવે છે આપણે બધા જ મનુષ્ય છીએ એટલે શક્ય છે કે મારા થી કોઈ જગ્યા પર ગણતરી માં ભૂલ થયેલ હોય શકે જો તમે વર્ગખંડ માં મારી સામે હોવ તો તમે મને ત્યારે જ સુધારી શકો પરંતુ તમે મારી સામે નથી એટલે એક કે બે કરેકશન આવેલ છે એક જગ્યા પર EpEsના બદલે મારા થીVpVsલખાઈ ગયેલું અનેa2થી ભાગાકાર કરવાને બદલે ગુણાકાર થઈ ગયેલો છે આગળ લોડ ફ્લો ઈકોનોમીકલ લોડ ડિસ્પેચ અને ફોલ્ટ સ્ટડીઝ માં હજુ ઘણી બધી વધારે ગણતરીઓ આવશે તેથી જો તમને મારી ગણતરી માં કોઈ ભૂલ જણાય તો હું તમને વિનંતી કરું છું કે મને તેની ઈ મેલ દ્વારા જાણ કરો જેથી હું તે ભૂલ ને સુધારી શકું હવે ZB line 113 432100 128 66 તેથી Xline XlineZB line60126 0 466 pu Xm1 0 20 240 4 5 તેથી Xm1 new 4 5ZB 4 89 0 413 pu એ જ રીતે Xm2 new 0 210030 233 0 551 pu અને Xm3 new 0 210020 233 0 826 pu હવે તમે પર યુનિટ સર્કિટ ડાયાગ્રામ દોરી શકશો આનો અર્થ એ છે કે આ બધી બાબતો નો એક સિંગલ લાઈન ડાયાગ્રામ છે અને આ પર યુનિટ ડાયાગ્રામ છે તો આ જનરેટર G છે અહી જનરેટર રિએકટન્સ Xg 0 15 pu છે આ ટ્રાન્સફોર્મર T1 ને કોમન બેઝ માં ફેરવવામાં આવેલ છે અને તે j0 0683 pu છે અને Xline j0 0466 pu છે આ ટ્રાન્સફોર્મર T2 છે અને બંને ટ્રાન્સફોર્મર transformer ના રેટિંગ અને રિએકટન્સ સમાન છે ત્રણ મોટર સમાંતર રીતે જોડાયેલ છે મોટર 1 માટે રિએકટન્સ j0 413 pu મોટર 2 માટે j0 551 pu અને મોટર 3 માટે j0 826 pu છે અહી બધી ગણતરીઓ ને સરળ બનાવવા માટે મેં 'j' નો ઉપયોગ કર્યો નથી બધી ગણતરીઓ પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે પર યુનિટ સર્કિટ ડાયાગ્રામ માં 'j' લખી શકાય હવે ઉદાહરણ 5 જોઈએ 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ને તેના નેમ પ્લેટ રેટિંગ્સ આપેલ છે તો Y Y અને Y જોડાણ માટે રિએકટન્સ ડાયાગ્રામ મેળવો વોલ્ટેજ અને પાવર બેઝ માટે 3 ફેઝ બેંક પસંદ કરો જોડાણ Y Y હોય કે Y આપણે બધી ગણતરી પર યુનિટ કરીશું અહી ટ્રાન્સફોર્મર ના સિંગલ ફેઝ રેટિંગ્સ નીચે મુજબ છે ટ્રાન્સફોર્મર રેટિંગ્સ 1 ɸ 1000 KVA 12 6666 kV લીકેજ રિએકટન્સ Xl 0 10 pu મેગ્નેટાઈઝિંગ રિએકટન્સ Xm 50 pu હવે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટે B1 12 66 kV અને B2 66 kV B 10001000 1 0 હવે ZB1 B12B 12 6621 160 27 એ જ રીતે ZB2 B22B 21 4356 અહી એક્ચ્યુઅલ રિએકટન્સ પ્રાયમરી ના સંદર્ભ માં X1 0 10 X 160 27 16 027 Xm 50 X 160 27 8013 5 ચાલો હવે આ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર્સ ના 3 ફેઝ ઈન્ટરકનેક્શન ને ધ્યાન માં લઈએ જો આપણે પ્રાયમરીઝ ને Y જોડાણ થી જોડીએ સેકન્ડરી જોડાણ તે વખતે Y અથવા પ્રકાર નું હોય શકે અને ધારો કે રેટિંગ્સ B3ɸ અને BLL છે તો B3ɸ 3 X 1 3 0 અને BLL 3X 12 66 kV તેથી ZB1 BLL2B3ɸ 3 12 6623 160 27 X1 16 027160 27 0 1 pu અને Xm 8013 50160 27 50 pu આકૃતિ 16 માં Y Y અને Y જોડાણ માટે નો રિએકટન્સ ડાયાગ્રામ દર્શાવેલ છે અહી Y અને જોડાણ માટે નો રિએકટન્સ ડાયાગ્રામ પણ સમાન જ આવશે અહી મેગ્નેટાઈઝિંગ રિએકટન્સ Xm j50 pu સમાંતર રીતે જોડાયેલ છે અને રિએકટન્સ j0 10 pu અહી દર્શાવેલ છે પ્રાયમરી વોલ્ટેજ V1 અને કરંટ I1 તથા સેકન્ડરી વોલ્ટેજ V2 અને કરંટ I2 છે આના પછી તમે વોલ્ટેજ કંટ્રોલ ની પદ્ધતિ શીખશો હવે ઉદાહરણ 6 જોઈએ આકૃતિ 17 માં દર્શાવેલ સિસ્ટમ નો પર યુનિટ ઈમ્પીડન્સ ડાયાગ્રામ દોરો ધારો કે અહી બેઝ વેલ્યુઝ 100 MVA અને 100 kV છે આકૃતિ માં ત્રણ બસ બે જનરેટર G1 G2 અને બે ટ્રાન્સફોર્મર T1 T2 અને એક લોડ આપેલ છે T1 અને T2 વચ્ચે લાઈન ઈમ્પીડન્સ 4 j16 છે T1 અને લોડ વચ્ચે 2 j8 તથા T2 અને લોડ વચ્ચે 2 j8 છે બે જનરેટર અને બે ટ્રાન્સફોર્મર ની માહિતી નીચે મુજબ છે G1 50 MVA 12 2 kV Xg1 0 10 pu G2 20 MVA 13 8 kV Xg2 0 10 pu T1 80 MVA 12 2132 kV XT1 0 10 pu T2 40 MVA 13 8132 kV XT2 0 10 pu લોડ ના રેટિંગ્સ 50 MVA 124 kV છે અને લેગીંગ પાવર ફેક્ટર 0 80 છે તેથી ટ્રાન્સમિશન લાઈન માં બેઝ kV 100 kV જનરેટર સર્કિટ G1 માં બેઝ kV 100 12 24 kV જનરેટર સર્કિટ G2 માં બેઝ kV 100 13 8132 10 45 kV જનરેટર સર્કિટ G1 માટે સમીકરણ 16 લાગુ કરતા Xg1 new Xg1 oldBnewBold 2Bnew2Bold હવે Bnew 100 અને Bold G1 ના રેટેડ MVA 50 MVA હવે Bold 12 2 kV અને Bnew 9 24 kV જનરેટર સર્કિટ G2 માટે Bnew 10 45 kV હવે અહી Xg1 old Xg1 0 10 pu તેથી Xg1 new 0 29 242 0 3486 pu જો તમને મારી ગણતરી માં કોઈ ભૂલ જણાય તો હું તમને વિનંતી કરું છું કે મને તેની ઈ મેલ દ્વારા જાણ કરો જેથી હું તે ભૂલ ને સુધારી શકું એ જ રીતે જનરેટર G2 માટે Xg2 new 0 452 0 8719 pu ટ્રાન્સફોર્મર T1 માટે XT1 new 0 11008012 29 242 0 2179 pu એ જ રીતે ટ્રાન્સફોર્મર T2 માટે XT2 new 0 452 0 33 pu તેથી ZBline 2100 100 Z12 Z12 ZB line 4 j16100 0 04 j0 16 pu Z13 Z23 2 j8100 0 08 pu હવે લોડ ના રેટિંગ્સ 50 MVA 124 kV છે અને લેગીંગ પાવર ફેક્ટર 0 80 છે તેથી S 500 0 8 j 0 6 40 j 30 MVA હવે લોડ એ શ્રેણી માં અથવા સમાંતર રીતે જોડાયેલ હોય શકે તો શ્રેણી જોડાણ ના અવરોધ અને રિએકટન્સ માટે સમીકરણ 11 નો ઉપયોગ કરતા ZLOAD240 j 30307 870 ZLOAD ZLOADZB line307 46 j 1 845 pu તેથી Rseries 2 46 pu અને Xseries 1 485 pu હવે સમાંતર જોડાણ ના અવરોધ અને રિએકટન્સ માટે Rparallel 240 384 4 Rparallel 384 4100 3 844 pu Xparallel 230 512 5 Xparallel 512 5100 5 125 pu તો આકૃતિ 18 માં રિએકટન્સ ડાયાગ્રામ દર્શાવેલ છે લોડ ને R અને L ના સિરીઝ જોડાણ થી રજૂ કરવામાં આવેલ છે અહી જનરેટર 1 માટે j0 3486 pu અને ટ્રાન્સફોર્મર 1 માટે j0 2179 છે ત્યાર બાદ ત્રણ લાઈન ના રિએકટન્સ 0 16 pu 0 02 j0 08 pu અને 0 02 j0 08 pu છે આ ટ્રાન્સફોર્મર 2 માટે j0 33 pu છે અને જનરેટર 2 માટે j0 8719 pu છે અને લોડ રિએકટન્સ 2 46 j 1 845 pu થી દર્શાવેલ છે અહી મેં સમાંતર જોડાણ દર્શાવેલ નથી આ પર યુનિટ ડાયાગ્રામ ફોલ્ટ સ્ટડીઝ માટે જરૂરી છે અને તેના અન્ય ઉપયોગ પણ છે જે આપણે પછી જોઈશું જો તમે 100 kV બેઝ વોલ્ટેજ ને બદલે અન્ય બેઝ વોલ્ટેજ ને પસંદ કરો તો એ પરિમાણો અલગ હશે પરંતુ આખરે જ્યારે તમે નેટવર્ક ને હલ કરો અને તમે વોલ્ટેજ કરંટ પાવર અને ઈમ્પીડેન્સ આ બધા ને વાસ્તવિક મૂલ્યો માં રૂપાંતરિત કરશો તો તમને સમાન મૂલ્યો જ મળશે હવે એક છેલ્લું ઉદાહરણ જોઈએ પછી આપણે નવા વિષય તરફ જઈશું આકૃતિ 19 માં ચાર ટ્રાન્સફોર્મર્સ T1 T2 T3 અને T4 સમાંતર રીતે જોડાયેલ છે લાઈન 1 એ 220 kV ની અને લાઈન 2 એ 132 kV ની છે જનરેટર બાજુ કોમન બેઝ 100 MVA અને 13 8 kV છે જનરેટર ટ્રાન્સફોર્મર અને મોટર ની માહિતી નીચે મુજબ છે G 90 MVA 13 8 kV Xg 18 T1 50 MVA 13 8220 kV XT1 10 T2 50 MVA 22011 kV XT2 10 T3 50 MVA 13 8132 kV XT3 10 T4 50 MVA 13211 kV XT4 10 M 80 MVA 10 45 kV Xm 10 લોડ ના રેટિંગ્સ 57 MVA 10 45 kV છે અને લેગીંગ પાવર ફેક્ટર 0 80 છે Xline1 50 Ω અને Xline2 70 Ω છે તો આકૃતિ 19 માં દર્શાવેલ સિસ્ટમ નો પર યુનિટ ઈમ્પીડન્સ ડાયાગ્રામ દોરો જનરેટર રેટેડ વોલ્ટેજ ને બસ 1 માં બેઝ વોલ્ટેજ તરીકે આપવામાં આવે છે જે અન્ય બસ માં ટ્રાન્સફોર્મર ટર્ન રેશિયો અનુસાર બેઝ વોલ્ટેજ ને ફિક્સ કરે છે અહી VB1 13 8 kV VB2 13 8 22013 8 220 kV તો ટ્રાન્સફોર્મર T2 ના હાય વોલ્ટેજ વાળી બાજુ બેઝ વોલ્ટેજ 220 kV છે તેથી VB3 220 kV અને તેની લો વોલ્ટેજ વાળી બાજુ VB4 220 11 kV એ જ રીતે VB5 VB6 13 8 22013 8 132 kV હવે કોમન બેઝ MVA 100 તેથી Xg1 0 18 0 20 pu XT1 XT2 XT3 XT4 0 10 0 20 pu સમીકરણ 16 નો ઉપયોગ કરતા X mnew Xmold BnewBoldBold 2Bnew 2 અહી Xmold 0 20pu Bnew 100 Bold 80 Bold 10 45kV Bnew 11kV તેથી X mnew 0 21008010 451120 2256 pu લાઈન્સ માટેના બેઝ ઈમ્પીડેન્સ ZB2 3 2B 2100 484 ZB5 6 2B 2100 174 24 X line 1 50484 0 1033 pu X line 2 70173 4017 pu હવે લોડ એ 0 80 લેગીંગ પાવર ફેક્ટર નો છે તેથી SL 3ɸ 57 ∠36 870 MVA હવે લોડ ઈમ્પીડેન્સ ZL2SL3ɸ10 8701 532 j 1 1495 હવે લોડ માટે બેઝ ઈમ્પીડેન્સ ZBLoad21001 21 તેથી ZL1 532 j 1 14951 21 1 266 j 0 95 pu તેથી આકૃતિ 20 માં પર યુનિટ સમકક્ષ સર્કિટ ડાયાગ્રામ બતાવવામાં આવેલ છે આ જનરેટર છે પછી બે સમાંતર લાઈન છે ટ્રાન્સફોર્મર પછી લાઈન છે અને ફરીથી ટ્રાન્સફોર્મર છે એક લાઈન માં j0 1033 j0 22 છે અને બીજી લાઈન માટે પણ આ જ મૂલ્યો છે કારણ કે બધા ટ્રાન્સફોર્મર પર યુનિટ સમાન છે તો કન્વર્ઝન પોઈન્ટ પછી ટ્રાન્સફોર્મર્સ T1 T2 T3 અને T4 આ રીતે જોડાયેલ છે અને મોટર તથા લોડ તેની સાથે સમાંતર રીતે જોડાયેલ છે મોટર ઈમ્પીડેન્સ X m j0 2256 છે લોડ નો રેસિસ્ટીવ ભાગ j1 266 અને ઈંડક્ટિવ ભાગ j0 95 છે તોઆ પર યુનિટ ડાયાગ્રામ છે તો મેં તમને અહી 7 વિવિધ પ્રકાર ના ઉદાહરણો થી પર યુનિટ ડાયાગ્રામ બતાવ્યા આવતી વખતેઆપણે વિવિધ પ્રકાર ની વોલ્ટેજ કંટ્રોલ ની પદ્ધતિ વિષે જોઈશું